ઠીક છે આ ચોક્કસ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અહીં છેલ્લા મોડ્યુલમાં આપણે શું જોયું છે આપણે જોયું કે આપણે કેટલાંક ઘટકોને માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અલગ ઘટકો માટે પણ વોલ્ટેજ માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકાય છે અને આપણે ચલ AC અથવા વેરિએક જોયું છે વેરિએકનો ઉપયોગ AC વોલ્ટેજ બદલવા માટે થઈ શકે છે જેને અમે ડિજિટલ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને માપવામાં સક્ષમ હતા પછી તે ચોક્કસ મોડ્યુલના અંતે અમે આવૃતિ જોવા માટે પણ સક્ષમ હતા જે અમે 49 8 ની આસપાસ માપવામાં સક્ષમ હતા 50 હર્ટ્ઝની આસપાસની આવૃતિને રેખા આવૃતિ પણ કહેવાય છે અને વોલ્ટેજ 230 વોલ્ટ હતું તેથી ભારતમાં વોલ્ટેજ એક ફેઝ અને 230 વોલ્ટ AC છે અને રેખા આવૃતિ 50 હર્ટ્ઝ છે તો આ ચોક્કસ મોડ્યુલમાં આપણે અત્યંત મહત્વપૂર્ણ સાધનો વીજ પૂરવઠો જોઈએ તેથી વીજ પૂરવઠો AC વીજ પૂરવઠો અથવા DC વીજ પૂરવઠો હોઈ શકે છે તો DC શું છે અને AC શું છે આ ચોક્કસ પ્રશ્નનો જવાબ આપવા માટે ખૂબ જ અણઘડ રીતે DC ની આવર્તન 0 હશે જ્યારે AC માં તમે આવર્તન બદલી શકો છો તેથી જ્યારે અમે AC ને માપીએ છીએ ત્યારે તમારી પાસે 50 હર્ટ્ઝ આવર્તન હોય છે પરંતુ જો તમે DC ને માપો તો તેમાં 0 હર્ટ્ઝ સીધી રેખા હશે તેથી જ આપણે DCને સીધી રેખા દ્વારા સૂચવીએ છીએ અમે AC ને સાઈન તરંગ દ્વારા સૂચવીએ છીએ આપણે AC ને ત્રિકોણ દ્વારા અથવા ચોરસ તરંગ દ્વારા પણ સૂચવી શકીએ છીએ તેથી AC એ વૈકલ્પિક પ્રવાહ છે અને DC એ સીધો પ્રવાહ છે આજે આ ચોક્કસ મોડ્યુલમાં ચાલો DC વીજ પૂરવઠો જોઈએ આ એક ડાબે DC વીજ પૂરવઠો છે આ જમણે બીજો DC વીજ પૂરવઠો છે જો તમે જુઓ આ જમણે નિશ્ચિત DC વીજ સ્ત્રોત છે અને આ અત્યંત જૂનું છે તો હવે મેં અહીં બંને વીજ પૂરવઠો શા માટે રાખ્યા છે તે એ છે કે ઘણી બધી યુનિવર્સિટીઓ હજી પણ આ DC વીજ પૂરવઠાનો ઉપયોગ કરી શકે છે અથવા અદ્યતન સંસ્કરણનો ઉપયોગ કરી શકે છે હવે આપણે પહેલા એ જોવાનું છે કે આ DC વીજ પૂરવઠો પર લખેલી વસ્તુઓ શું છે તેથી જો આપણે જોઈએ તો પ્રથમ વસ્તુ છે CV પછી FB આપણી પાસે 15 વોલ્ટને યોગ્ય 15 વોલ્ટ યોગ્ય છે ત્યાં એક બાદબાકી એક સામાન્ય અને એક વત્તા છે ત્યાં એક ફ્યુઝ છે અને પછી એક મુખ્ય છે તેથી મેં આ ઉપકરણને 230 વોલ્ટના AC સાથે જોડાણ કર્યું છે અને હું તેને ચાલુ કરું છું તેથી જ્યારે હું તેને જોડીશ અને હું તેને ચાલુ કરીશ ત્યારે તમે આ LED લાઇટ જોઈ શકશો હવે તમે જોશો કે આપણે વોલ્ટેજ કેવી રીતે માપી શકીએ સીતારામ અહીં મારી સાથે છે અને તે તમને બતાવશે કે આ મલ્ટિમીટરને DC વીજ પૂરવઠા સાથે કેવી રીતે જોડવું તેથી અમારી પાસે DC છે અમારી પાસે અહીં મલ્ટિમીટર છે અને તે તેને DC વીજ પૂરવઠા સાથે જોડશે બરાબર તો વોલ્ટેજ શું છે 93 વોલ્ટ હવે જો મારે આ વોલ્ટેજ બદલવો હોય તો તેને બદલવાની બીજી કઈ રીત છે હું તેને સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને બદલી શકું છું કારણ કે તે થોડું જૂનું છે જ્યારે આપણે તેને બદલીએ છીએ ત્યારે આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ કૃપા કરીને તેને અલગ દિશામાં બદલો વોલ્ટેજમાં ફેરફાર છે તમે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને હાથો બદલીને વોલ્ટેજ બદલી શકો છો હવે 15 શું છે જો તમારે 15 વોલ્ટ માપવા હોય તો તમે કેવી રીતે માપી શકો તમે તેને કાળા સાથે જોડો છો અને સામાન્ય સમાન છે આ તમારું 14 9V છે તમે હાથાને યોગ્ય કરીને તેને 15 માં બદલી શકો છો અને તમને 15 વોલ્ટની નજીક મળે છે હવે જો આપણે જાણીએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયર 741 માં અમે 15 લાગુ કરીએ છીએ અમે 15 લાગુ કરીએ છીએ તે તમારા ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટને આપેલ બાયસ વોલ્ટેજ છે જો કે આનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા આ DC વોલ્ટેજને ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં અથવા DC વીજ પૂરવઠાની જરૂર હોય તેવા કોઈપણ સર્કિટમાં કેવી રીતે લાગુ કરવું પછી આ તે સાધન છે જે તમારો DC વીજ પૂરવઠો છે હવે ચાલો આ નવું સંસ્કરણ જોઈએ આનું વધુ સારું સંસ્કરણ અહીં ડાબે આપણે મૂલ્ય પણ જોઈ શકીએ છીએ જ્યારે અહીં જમણે આપણે જોઈ શકતા નથી કારણ કે આપણે અહીં મલ્ટિમીટર જોડવાનું છે આપણે ખરેખર મલ્ટિમીટર ડાબી બાજુએ જોડવાની જરૂર નથી મલ્ટિમીટર ફક્ત એટલું કહેવા માટે જોડાયેલું છે કે આપણે અહીં જે પણ મૂલ્ય જોઈ રહ્યા છીએ શું તે આપણે મલ્ટિમીટરને જોઈ રહ્યા છીએ તેના જેવું જ છે તેથી તે નજીક હશે પરંતુ આ કિસ્સામાં જમણે પ્રદર્શન ત્યાં નથી જો કે તમે જુઓ છો કે આ ડાબે એટલું મોટું અને વિશાળ અને ઉપાડવા માટે ભારે છે તેથી મેં ફરીથી ઉપાડ્યું છે જે ખોટું છે જ્યારે તે ચાલુ હોય ત્યારે મેં તેને ઉપાડ્યું છે જ્યારે તે ચાલુ હોય જ્યારે પાવર ચાલુ હોય ત્યારે તમારે કોઈપણ સાધન ઉપાડવું જોઈએ નહીં તમારે પાવર બંધ કરવો પડશે જો શક્ય હોય તો ઉપકરણને જોડાણ ભંગ કરવું પડશે અને પછી તમે તેને ઉપાડી શકો છો તેથી મુદ્દો એ છે કે આ ભારે સાધનો છે શા માટે તે આટલું વિશાળ છે કારણ કે તમે આ વિશિષ્ટ સાધન માટે જે જથ્થો વોલ્ટેજ લાગુ કરી રહ્યા છો તે 230 વોલ્ટ AC છે અને હું આ 230 વોલ્ટને 15 વોલ્ટમાં બદલી રહ્યો છું તેથી તેનો અર્થ એ છે કે મારે ટ્રાન્સફોર્મર નામના ઉપકરણનો ઉપયોગ કરવો પડશે પ્રથમ પરિવર્તક શું કરશે તે તમારા AC ને રૂપાંતરિત કરશે અથવા AC ને નીચે ઉતારશે જે 230 વોલ્ટ છે ગમે તે વોલ્ટેજમાં પછી આપણે બીજી સર્કિટ વાપરવી પડશે ને અને આ પરિવર્તક અને અન્ય સર્કિટનો ઉપયોગ કરીને અમે તમારા AC ને DC માં ફેરવી કરી શકીએ છીએ સર્કિટ શું છે તે સુધારક છે હવે ઘણા પ્રકારના સુધારક છે તેથી જ્યારે હું કોઈ શબ્દનો ઉપયોગ કરું છું જેમ કે મેં કહ્યું દર વખતે જ્યારે હું તેને ખૂબ જ ભારપૂર્વક દબાવી રહ્યો છું અને દરેક શબ્દ તમારે જવું પડશે અને જોવું પડશે કે સુધારક કયા પ્રકારનાં છે કારણ કે તે આ ચોક્કસ વ્યાખ્યાનમાં આવરી લેવામાં આવશે નહીં તેથી જ્યારે હું સુધારક કહું છું કેવા પ્રકારનું સુધારક અડધુ સુધારક આખુ સુધારક કે અન્ય સુધારક પરિવર્તક માટે આગળ વધતુ પરિવર્તક કે પાછા ફરતા પરિવર્તક તેથી અમે તેને નીચે ઉતારીએ છીએ હવે આ એસી વોલ્ટેજ શું છે AC વોલ્ટેજ એ sin તરંગ છે ખરું ને 230 વોલ્ટ AC 50 હર્ટ્ઝ આવર્તન અમે અમુક વોલ્ટેજ પર ઉતરી રહ્યા છીએ જે હજુ પણ AC છે તેથી આપણે AC ઘટકને દૂર કરવો પડશે અને આપણે તેને DC બનાવવો પડશે તેથી આપણે ફિલ્ટર કરવું પડશે તેથી તમારે તે મુદ્દો સમજવો પડશે જે હું બનાવી રહ્યો છું આ DC વીજ પૂરવઠો છે જ્યાં આપણે જોઈ શકતા નથી કે વોલ્ટેજ શું છે આપણે જોઈ શકતા નથી કે પ્રવાહ શું છે તો વૈકલ્પિક માર્ગ શું છે આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાલો આપણે બીજી તરફ જઈએ જે આ એક છે ડાબે તે ભારે છે તમે જુઓ બધી રીતે કોઈ સુધારો નથી તે પાછલા એક કરતા વધારે છે કારણ કે હવે અમારી પાસે બે અલગ અલગ સ્ત્રોત છે અહીં તમે જુઓ અમે અહીં મારફતે અરજી કરી શકીએ છીએ અથવા અમે અહીં દ્વારા અરજી કરી શકીએ છીએ આ DC રેખીય વીજ પૂરવઠાનું નિયમન કરે છે રખીય નિયંત્રિત એટલે કે તમે તેને નિયંત્રિત કરી શકો છો તે DC વોલ્ટેજ રેખીય વીજ પુરવઠો છે જ્યારે આપણે વોલ્ટેજ વધારીએ છીએ ત્યારે રેખીય રીતે વધે છે પરંતુ તેનો અર્થ એ નથી કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે રેખીય સંબંધ છે તે કિસ્સો નથી કારણ કે પ્રવાહમાં ફેરફારો તમે જે ભારનો ઉપયોગ કરી રહ્યાં છો તેના આધારે થાય છે હવે તેથી આને શરૂ કરવા માટે ચાલો પહેલા દરેક વિભાગ જોઈએ અને પછી આપણે જોઈએ કે આ ચોક્કસ DC વીજ પૂરવઠાની ભૂમિકા શું છે તેથી હું ફરીથી આ ચોક્કસ DC વીજ પૂરવઠાને પાવર આપી રહ્યો છું અને મેં તેને અહીં આપ્યું છે તો હવે અમે તેને ચાલુ કરી શકીએ છીએ શું તમે કૃપા કરીને તેને ચાલુ કરી શકો છો તેથી તમે શું જુઓ છો અહીં પ્રવાહ 0 છે કારણ કે ત્યાં કોઈ ભાર જોડાયેલ નથી તેથી તે પ્રવાહ 0 છે શક્તિ શું છે પાવર અથવા વોલ્ટેજ 0 વોલ્ટ અથવા 0 2 વોલ્ટ છે 22 વોલ્ટ છે હવે ચાલો આપણે માત્ર એક જ વિભાગ જોઈએ તેથી જો તમે અહીં ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો અહીં શું લખ્યું છે 0 થી 30 વોલ્ટ અને 3 એમ્પીયર એટલે કે મહત્તમ પ્રવાહ 3 એમ્પીયર હોઈ શકે છે જો તે 4 એમ્પીયર છે તો શું થશે તે બળી જશે તે ચલાવી શકાશે નહીં તેથી મહત્તમ 3 એમ્પીયર છે અને 0 થી 30 વોલ્ટ સુધીનો વોલ્ટેજ તમે તેને બદલી શકો છો હવે આ શું છે તે સતત વોલ્ટેજ છે તમે જુઓ CV અહીં છે સતત પ્રવાહ માટે લાલ રંગ LED CC હાજર છે ત્યાં કોર્સ છે અને દટ્ટો છે એટલે કે વોલ્ટેજમાં તમે તેને બદલી શકો છો અથવા તેને ફરી સરખુ કરી શકો છો પ્રવાહ માટે પણ તમે કોર્સ બદલી શકો છો અથવા તમે તેને ફરી સરખુ કરી શકો છો તો આ કોર્સ અને બારીકનો અર્થ શું છે જો આપણે કોર્સ વોલ્ટેજ બદલીએ તો તમે ઝડપથી જોઈ શકો છો કે તે બદલાઈ રહ્યું છે અને તમે 2 3 4 5 થી વોલ્ટેજ મેળવી શકો છો જો મારે તેને ધીમેથી બારીકાઈથી કરવું હોય તો 5 4 5 7 જુઓ તેથી કોર્સ તમને આ સરસ સૂર આપી શકશે નહીંફરીથી જે આપણે DC વીજ પૂરવઠામાંથી મેળવી શકીએ છીએ હવે તે ફરીથી શું છે ત્યાં લાલ કાળો અને મધ્ય હાથો છે જો તમે જુઓ તો 15 વોલ્ટ 2 એમ્પીયર 15 વોલ્ટ 2 એમ્પીયર છે જે આપણે અગાઉ જોયેલા સમાન છે તો ચાલો પહેલા માત્ર વોલ્ટેજ જોઈએ જો તમે મલ્ટિમીટરનો ઉપયોગ કરીને વોલ્ટેજ માપવા માંગતા હો તો ચાલો જોઈએ કે મલ્ટિમીટર શું બતાવે છે જ્યારે આપણે ચકાસણી કરીએ તો લાલ ને લાલ અને કાળાને કાળા સાથે જોડીએ ત્યારે અવલોકન શું છે શું તે DC વીજ પૂરવઠામાં છે 93 5 92 તેથી 5 9 5 92 અત્યંત નજીક છે અથવા આ વધુ સચોટ છે કારણ કે આ 2 અંક જેવું છે આપણે આગળ જમણે જોઈ શકીએ છીએ તેથી 5 92 વોલ્ટ પ્રવાહ શું છે પ્રવાહ 0 છે 22 વોલ્ટેજ છે જુઓ કે તે કેવી રીતે ચકાસણી લાલને લાલ અને કાળાને કાળા સાથે જોડે છે તમે શું જોઈ શકશો 21 ખૂબ નજીક હવે જો તમે 15 વોલ્ટ અને 15 વોલ્ટ જોવા માંગતા હો તો આપણે જોયેલી છેલ્લી વખતની જેમ તમે 15 વોલ્ટને જોડી શકો છો તેથી 15 વોલ્ટ ફરીથી લાલ અને સામાન્ય જે તમારું કેન્દ્ર છે અને તે 15 આ સતત છે 15 0 પહેલેથી જ છે તેને બદલવાની કોઈ જરૂર નથી 15 વોલ્ટ માટે ફક્ત તમારી ચકાસણી લાલ ને લાલ સાથે જોડો અને તમે 15 વોલ્ટ જોઈ શકો છો ઓપરેશનલ એમ્પ્લીફાયર્સના કિસ્સામાં તમે આ ટર્મિનલ્સનો સીધો ઉપયોગ કરી શકો છો અને 15 15 વોલ્ટ લાગુ કરી શકો છો બીજી બાબત એ છે કે તે જ સમયે આપણે 2 વોલ્ટેજ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ છીએ અમે 15 15 લાગુ કરી શકીએ છીએ આ DC વીજ પૂરવઠાનો ફાયદો એ છે કે અમે બહુવિધ સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ અને તમે તેનો ઉપયોગ સ્ત્રોત તરીકે કરી શકો છો આ સ્થાનિક રીતે ઉત્પાદિત DC વીજ પૂરવઠો છે પરંતુ તેના 2 ફાયદા છે હકીકતમાં હું કહી શકું છું કે બહુવિધ ફાયદા છે એક છે જો તમે આ બાજુ જુઓ તો 0 થી 30 વોલ્ટ 3 એમ્પીયર અને જો તમે બીજી બાજુ જાઓ તો મહત્તમ 0 થી 5 વોલ્ટ 1 5 એમ્પીયર છે પછી તમે 15 15 અરજી કરી શકો છો જે બીજો ફાયદો છે તેનો અર્થ એ કે તમે બહુવિધ સર્કિટનો ઉપયોગ કરી શકો છો અને આ તમારા DC વીજ જથ્થાનો અર્થ છે તો હવે તમે બધા જાણો છો એક વાત જે હું તમને કહેવા માંગુ છું જો તમને ખબર ન હોય કે પ્રવાહની કિંમત શું હોવી જોઈએ તો હંમેશા તેને મહત્તમ બનાવો તેને હંમેશા મહત્તમ બનાવો તે તમારા સર્કિટને બચાવશે જ્યારે તમે કોઈપણ સર્કિટ ચલાવતા હોવ ત્યારે તેને હંમેશા મહત્તમ રાખો જ્યારે તમે કોઈપણ ઈલેક્ટ્રોનિક સર્કિટ સાથે તમારા DC વીજ પૂરવઠાનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તેને મહત્તમ રાખો તેથી આ બધું તમારા DC વીજ પૂરવઠા વિશે છે એક જે આપણે જોયું છે તે જૂનું સંસ્કરણ છે અને બીજું જે આપણે જોયું છે તે નવું સંસ્કરણ છે મુદ્દો એ છે કે તમે કોઈપણ સંસ્કરણનો ઉપયોગ કરો છો તમારે જાણવું જોઈએ કે DC પૂરવઠો શું છે અને જો વાંચન અહીં નથી તો તેની ચિંતા કરશો નહીં વોલ્ટેજ શું છે તે તપાસવા માટે તમારે મલ્ટિમીટરની જરૂર છે તેથી અમે આ વિશિષ્ટ વ્યાખ્યાન અહીં બંધ કરીશું અને હવે પછીના વર્ગમાં ચાલો કાર્ય જનરેટર જોઈએ અને જ્યારે આપણે એનાલોગ સર્કિટ પ્રયોગો કરીએ છીએ ત્યારે તેનો પણ આપણે ભારે ઉપયોગ કરીએ છીએ તેથી આ શરૂઆત છે જે તમારો DC વીજ પૂરવઠો છે અને આગળના મોડ્યુલમાં આપણે કાર્ય જનરેટર જોઈશું તો આ વ્યાખ્યાનનો આ અંત ખુબ ખુબ આભાર